NPTEL પરના એન્ટેનાantennaતરંગગ્રાહકના આ લેકચરમાં આપણું સ્વાગત છે હવે આપણે આજે કેટલાક અદ્યતન વિષયો જોશું પ્રથમ આપણે એરેarrayગોઠવણી પેટર્ન સિન્થેસિસSynthesisસંશ્લેષણ જોશું ખરેખર આપણે એરે એન્ટેના જોયા છે પરંતુ આપણે ફક્ત એક પરિમાણીય એન્ટેના જોયા છે આજે આપણે પહેલા દ્વિ પરિમાણીય એન્ટેના જોશું અને પછી જોશું કે એરે એન્ટેના ડિઝાઇનમાં સિન્થેસિસ પ્રક્રિયા કરવાની જરૂર છે તેથી તે જોવાનો પ્રયાસ કરશુ અને આપણે તેમાં ખૂબ ઉંડાણપૂર્વક જઈશું નહીં તમે જે કંઇ પણ શીખ્યા છો તેનો હું ફક્ત સ્કેચ બનાવીશ જો તમે એન્ટેના સિન્થેસિસ સમસ્યાનુ સંશ્લેષણ કરવા માંગતા હો તો તમે આ પૃષ્ઠભૂમિ સાથે જઈ શકો છો તેથી ચાલો પહેલા દ્વિ પરિમાણીય એરે ધ્યાનમાં લઈએ કારણ કે આપણે તે ધ્યાનમાં લીધું નથી તેથી તમે સરળતા માટે દ્વિ પરિમાણીય એરે જુઓ અહી મે X અક્ષ અને Z અક્ષ બંનેમાં એક પરિમાણીય એરે લીધો છે અને આ એક પરિમાણીય એરે પુનરાવર્તિત થાય છે તેથી હું ધ્યાનમાં લવ છું કે X અક્ષ સાથે N1 ફેક્ટરfactorઘટકની જેમ હવે આજના સમયમાં આવા M1 રેખીય એરે છે તેથી કુલ તત્વો N1M1 છે તેમાં નિયમિત અંતર છે તેથી જ તે યુનિફોર્મ એરે છે અને ઉત્તેજના સમાન છે તેથી આપણે કહી શકીએ કે આ એરે M1 રેખીય એરેના એરે તરીકે વર્ણવવામાં આવે છે જે પેટર્ન ગુણાકારના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે દ્વિપરિમાણીય એરે ફેક્ટર એ Z અક્ષના M1 તત્વોવાળા એરે માટેના એરે ફેક્ટર અને X અક્ષના N1 તત્વોવાળા એરે ફેક્ટરનો ગુણાકાર છે તેથી આપણે એરે ફેક્ટર લખી શકીએ કારણ કે તે દ્વિ પરિમાણીય છે તેથી આપણે સ્પષ્ટપણે sin એંગલangleખૂણો લખી રહ્યા છીએ અને આપણે તેને θ અને ϕની દ્રષ્ટિએ વ્યક્ત કરી રહ્યા છીએ જ્યાં તમે નોંધ કરી શકો કે આપણે ar×ax sinθ cosϕ અને ar× az cosθ નો ઉપયોગ કર્યો છે હવે પહેલાની જેમ આપણે સામાન્ય રીતે U પ્લેનમાં જઇએ છીએ તેથી અહીં તે દ્વિ પરિમાણીય હોવાથી આપણે બે પરિમાણો U અને V રજૂ કરીશું તેથી પહેલાની જેમ આપણે k0d sinθ cosϕ અને u0 એ α છે એમ લખીશું અને V તમે k0d cosθ અને v0 એ βd તરીકે રજૂ કરી રહ્યાં છો અને તેથી આપણે આ એરે ફેક્ટરને દ્વિ પરિમાણીય એરે ફેક્ટર I0 લખી શકીએ છીએ તેથી આ એરે ફેક્ટર તેના પ્રથમ સિધ્ધાંત મેક્સિમાmaximaમહતમ તરીકે છે જ્યારે u એ ના બરાબર છે તેથી પ્રથમ સિધ્ધાંત મેક્સિમા મુજબ જ્યારે u એ ની બરાબર હોય અને V એ ની બરાબર હોય તો તે દિશામાં મહત્તમ રેડિયેશનradiationકિરણોત્સર્ગ થાય છે અને જો આપણે α0β લઈએ જેનો અર્થ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ છે તો પછી આ દિશા એરેના પ્લેન પર લંબરૂપ હશે જે y દિશામાં છે આલ્ફા અને બીટાના યોગ્ય મૂલ્યો માટે બીમ કોઈપણ દિશામાં દિશામાન કરી શકાય છે તેથી આને ફેઝ એરેનો ખ્યાલ કહેવામાં આવે છે જો હું બીમ ખસેડવા માગું છું તો તે આલ્ફા બીટા માટે કેટલાક મૂલ્યો મૂકીને કરી શકાય છે તેથી તમે જે દિશામાં મૂકવા માંગો છો તેના આધારે આલ્ફા અને બીટાના મૂલ્યો મૂકી શકાય છે તેથી આ ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવે છે તેથી તેને ઇલેક્ટ્રોનિક સ્કેનીંગ પણ કહેવામાં આવે છે બ્રોડ સાઇડ એરેના કિસ્સામાં x y અને y z પ્લેનમાં લોબની કોણીય પહોળાઈ એ N12 ± Π દ્વારા શોધી શકાય છે અને તેથી તે x y પ્લેનમાં છે અને y z પ્લેનમાં M12V ±Π છે તેથી તે આપણે રેખીય એરે માટે જે કર્યું છે તે જ છે તેથી સરળતાથી બેન્ડની પહોળાઈ દર્શાવી શકાય છે x y પ્લેનમાં બીમની પહોળાઈ એ 2૦ N1d દ્વારા આપવામાં આવે છે અને y z પ્લેનમાં બીમની પહોળાઈ એટલી જ છે તેથી બંને કિસ્સાઓમાં તમે જોઈ શકો છો કે બ્રોડ સાઇડ એરેના કિસ્સામાં બીમની પહોળાઈ એ નલથી નલ છે અને તે અક્ષમાં એરે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે તેવી જ રીતે હાફ પાવર બીમની પહોળાઈ એ x y પ્લેનમાં બીમવિડ્થ એટલે કે 3db x y 2 650N1Πd દ્વારા દર્શાવી શકાય છે y z પ્લેનમાં બીમવિડ્થ એટલે કે 3db y z 2 65 0M1Πd થશે હવે આમાંથી આપણે શોધી શકીએ છીએ કારણ કે આપણી પાસે બે પ્લેન છે અને આપણી પાસે બીમની પહોળાઈ છે તેથી ડાયરેકટીવીટીdirectivityદિશામાન મેળવી શકાય છે અને મહેરબાની કરીને નોંધ કરો કે ત્યાં બે બીમ છે તેથી ડાયરેક્ટિવિટી 4Π2BW3db x y BW3db y z થશે તો તે 8 83 N1M1 d²λ0² થશે હવે આપણે એમ કહી શકીએ કે N1M1d2 એ સમગ્ર એરેનુ ક્ષેત્રફળ છે તેથી D એ 8 83A02 જેટલું થશે વિદ્યુત તરીકે અથવા તરંગલંબાઈની દ્રષ્ટિએ ભૌતિક ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિકલ ભૌતિક ક્ષેત્ર એ અમુક અચળ પદમાં આવે છે તેથી ડાયરેક્ટિવિટી એ તરંગલંબાઇના વર્ગમાં માપેલા ક્ષેત્રના સમપ્રમાણમાં છે તેથી આ ક્ષેત્ર એન્ટેનાની સામાન્ય લાક્ષણિકતા છે તેથી આ કિસ્સામાં તે પણ આવે છે હવે સવાલ એ છે કે આ દ્વિ પરિમાણીય એરે છે કે જે તે સમયે આપણે જોયું નથી પરંતુ સામાન્ય રીતે જો આપણે ફેઝ એરે રાખવા માંગતા હોઈ તો બે પરિમાણવાળા એરે વધુ સારા છે અને તો દ્વિ પરિમાણીય એરે સામાન્ય છે હવે આપણે ફરીથી રેખીય એરે પર પાછા જઈશું અને આપણે કેટલાક રસપ્રદ પરિણામો જોશું તો ચાલો આપણે સરખા અંતરે આવેલા અને નિયમિત ઉતેજીત રેખીય એરે માટે એરે ફેક્ટર જોઈએ કારણ કે આપણે થોડા એરે નંબરો જોશું તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે ત્રણ એલિમેન્ટ એરે છે આ એરે ફેક્ટર બહાર આવ્યું છે અહીં તે ψ ન હોવું જોઈએ ખરેખર તે u f છે કૃપા કરીને તેને સુધારો તે ખોટી રીતે લખાયેલું છે કારણ કે આપણી વસ્તુ u છે અથવા તમે uu0 નું ફંક્શન કહી શકો છો અને આ uu0 છે તો આ ત્રણ એલિમેન્ટ એરે માટે છે પછી હું પાંચ એલિમેન્ટ એરે માટે કરું છું ફરીથી તે N નથી તે N1 છે જે 5 બરાબર છે તેથી તમે જુઓ કે આ એરે ફેક્ટર છે તેથી પાછલા એકની તુલનામાં તમે જોઈ શકો છો કે N એ 5 બરાબર છે બીમની પહોળાઈ ઘટી રહી છે જો હું N0 ધારું તો બીમની પહોળાઈ ઓછી થઈ રહી છે પણ તમે એ પણ જુઓ કે સાઈડ લોબ્સ પણ વધી રહ્યા છે હવે આ ત્રણ ગ્રાફમાંથી હું ફરીથી આ બતાવી રહ્યો છું આપણે ઘણા નિષ્કર્ષ કાઢી શકીએ છીએ પહેલું એ છે કે N વધે છે અથવા આપણા કિસ્સામાં N1 વધે છે આપણે હમેશા N1ને એકી સંખ્યા ધારીએ છીએ કારણ કે આપણે એરે વસ્તુના સંકલન પર કેન્દ્રિય તત્વ મૂકીએ છીએ તેથી જેમ જેમ N1 વધે છે તેમ તેમ મુખ્ય લોબ સાંકડી થાય છે તેથી યુનિફોર્મ રેખીય એરે માટેનાં આ અવલોકનોમાંનું એક છે અને તે હંમેશા સાચું છે હવે ફરીથી જો N1 વધે તો સાઇડ લોબ્સની સંખ્યા પણ વધે છે પરંતુ કેટલા વધે છે તે આપણે કહી શકીએ હા આપણે કહી શકીએ કે સંપૂર્ણ લોબ્સની સંખ્યા એટલે એક મુખ્ય લોબ અને બધા સાઈડ લોબનો સરવાળો થાય છે સંપૂર્ણ લોબ્સની સંખ્યામાં f ની એક અવધિ એ N બરાબર છે જ્યાં N1 એ આપણી તત્વ સંખ્યા છે જેનો અર્થ છે કે મારી પાસે ત્રણ તત્વ એરે છે તો મારી પાસે બે લોબ્સ હોવા જોઈએ તમે ત્રણ તત્વ જુઓ છો તેથી આ એક સંપૂર્ણ લોબ છે આ એક છે તેથી આ બે લોબ્સ છે જો પાંચ તત્વ એરે પર જાઓ તો આપણી પાસે ચાર 1 2 3 4 લોબ હોવા જોઈએ અને જો 10 તત્વ એરે હોય તો 1 2 3 4 5 6 7 8 9 લોબ હોવા જોઈએ તેથી આ એક સામાન્ય બાબત છે કે જો આપણી પાસે N1 તત્વ એરે હોય તો સંપૂર્ણ લોબ્સની સંખ્યા N હશે હવે ત્રીજી લાક્ષણિકતા એ છે કે જો તમે ગૌણ લોબની ગણતરી કરો તો તે ગૌણ લોબની પહોળાઈ હશે અને તે 2Πn1 હશે અને મુખ્ય લોબ અથવા ગ્રેટીંગgratingજાળીવાળું લોબની પહોળાઇ N14Πથી બમણી છે તેથી તમે કુલ કેટલી વસ્તુઓ જુઓ છો મારી પાસે 2Π×N1 સાઈડ લોબ છે કારણ કે હું કુલ N સંપૂર્ણ લોબ કહું છુ તેથી N1 સાઈડ લોબ્સ વતા 4Πn1 થશે આ શું છે તમે 2ΠN1 સામાન્ય લઈ શકો છો જે તમને N 12 આપે છે તેથી તે N1 છે તેથી તે 2Π છે અને આપણે હંમેશાં કહીએ છીએ કે f એ પુનરાવર્તિત પીરીયોડીક ફંક્સન છે જેમાં 2Π એ પીરીયડ છે તો આ પણ એક પરીક્ષણ વસ્તુ છે અને ચોથી લાક્ષણિકતા એ છે કે સાઇડ લોબ લેવલ શું છે આપણે પહેલાથી જ મૂળભૂત પરિમાણોમાં સાઇડ લોબ લેવલને નિર્ધારિત કર્યું છે જે મુખ્ય લોબના મહત્તમ મૂલ્ય દ્વારા સૌથી મોટી સાઇડ લોબની સૌથી મોટી કિંમત સાઇડ લોબનું મહત્તમ મૂલ્ય છે તેથી જેમ જેમ N વધતું જાય છે તેમ તેમ SLL ઘટતું જાય છે તેથી જો તમે ગણતરી કરો તો પછી N15 માટે આપણને SLL મળે છે અને N120 માટે SLL છે જો તમારી પાસે આનાથી મોટું છે તો SLL તે મૂલ્યનો સંપર્ક કરશે જે આપણે પહેલાથી જ 13 3db મેળવેલ છે અથવા આશરે આપણે તેને 13 5 db કહીએ છીએ તેથી સાઇડ લોબ લેવલને યુનિફોર્મ એરે દ્વારા 13 5 dbથી નીચે મૂકી શકાતું નથી આ ઉપરાંત એક બીજી લાક્ષણિકતા છે જે તમે સરળતાથી સાબિત કરી શકો છો કે f એ Π વિશે સપ્રમાણ છે આ વસ્તુ તમે જોઈ શકો છો કે જો આ Π છે તો તમે જુઓ કે આ સપ્રમાણ છે અને 2Π સાથે પીરીયોડીક પણ છે હવે સવાલ એ છે કે આ ગુણધર્મો રસપ્રદ છે પરંતુ આ ખરેખર એક ખામી છે કારણ કે તમે જોશો કે જો મારી પાસે યુનિફોર્મ એરે છે તો હું મારા ઉલ્લેખેલ મૂલ્યો પર સાઈડ લોબ્સ મૂકી શકતો નથી અમુક એપ્લિકેસન ધારતા જો તે 20db હોવુ જરૂરી હોઈ તો હું કરી શકતો નથી અને રડારમાં વિવિધ એપ્લિકેશનોમાં તે ખૂબ ઓછું હોવું જરૂરી છે અને અમે પણ ઇચ્છીએ છીએ કે તમે લાભ પણ જોવો ડાયરેકટીવીટી પણ રેખીય એરે માટે નિશ્ચિત છે તે આપેલ એરેની લંબાઈથી વ્યસ્ત પ્રમાણમાં છે પરંતુ તે બદલી શકાતી નથી તેથી તે ખરેખર એક અડચણ મૂકે છે જે આપણે જોઈ શકીએ છીએ તેથી મૂલ્ય ઘટાડવા માટે આપણી પાસે વધુ તત્વો હોવા જોઈએ પરંતુ તે પછી સમસ્યા એ છે કે એન્ટેના માટે તે કદ ઉપલબ્ધ ન હોઇ શકે અને તેટલી એરે લંબાઈ ઉપલબ્ધ ન હોય અને જો હું તત્વોની સંખ્યામાં વધારો કરવા માંગું છું તો પછી તત્વ અંતર ઉપલબ્ધ ના હોઈ સકે કારણ કે પહેલાથી જ ત્યાં તત્વ અંતર પર પ્રતિબંધ છે કે હું 02 કરતા આગળ વધી શકતો નથી તેથી જો હું વધુ સંખ્યામાં તત્વો મૂકવા માંગું છું તો હું તેને પાર કરીશ અને હું જાળીવાળું લોબ લઈશ જે ફરીથી ઇચ્છનીય નથી તેથી ખરેખર તમે જુઓ છો કે આપણી બાજુથી કંઈ કરવાનું નથી એક ડિઝાઇનર તરીકે આપણે વધુ કરવાનું નથી જો આપણે એક યુનિફોર્મ એરે પસંદ કરીએ તો તેના માટે જવાની પ્રેરણા એ છે કે આપણે આપેલ કોઈપણ પેટર્નને સંશ્લેષિત કરી શકીએ માની લો કે કોઈને વિચિત્ર પેટર્ન જોઈએ છે ધારો કે હું fu ઇચ્છું છું ઘણા કિસ્સાઓમાં Fu આના જેવુ હોવું જરૂરી છે આને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સેક્ટર બીમ કહેવામાં આવે છે હું બહારથી યુનિફોર્મ ઈચ્છું છું અને આ હું નથી ઇચ્છતો પરંતુ તે શક્ય છે અથવા કોઈ કહે કે મારે કોઈ સાઇડ લોબ નથી જોઈતું અથવા મારે સાઇડ લોબ ખૂબ નાનું જોઈએ છે તો મને ડાયરેક્ટિવિટી શું છે તેની કોઈ ચિંતા નથી તેથી આ વસ્તુઓ યુનિફોર્મ એરેથી શક્ય નથી હંમેશા ત્યાં સાઈડ લોબ હશે અને આખી જગ્યામાં બીમ લંબાઈ રહી છે તે મુખ્ય બીમ હોઈ શકે નહીં પરંતુ અન્ય બીમ હંમેશા ફેલાય છે જો કોઈ દખલગીરી કરશે કે તે ઉપાડશે તો તે જોરથી અવાજ કરશે તેથી આ એરે પેટર્ન સંશ્લેષણ પર જવા માટે પ્રેરણા આપે છે પરંતુ ત્યાં જતા પહેલાં જો તમે મારી અગાઉની એરે એન્ટેના વસ્તુઓ પણ જુઓ તો ત્યાં એક વસ્તુ છે કે હું હંમેશા એરે ફેક્ટરને f દ્વારા વ્યક્ત કરું છું હવે u શું છે uને આપણે k0d cosψu0 દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ જ્યાં u0 એ αd અથવા βd ની બરાબર છે આ કિસ્સાનો અર્થ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ છે હવે આ ચોક્કસ કિસ્સામાં કોઈ અચળ છે બિંદુ કે જે તમે જુઓ છો તે u છે આ uનુ ભૌતિક અર્થઘટન શું છે ψ નો અર્થઘટન શું છે આપણે જોયું છે કે જો મારી પાસે એરે અક્ષ હોઈ તો આ મારું એરે અક્ષ છે અને મારું અવલોકન બિંદુ અહીં છે નિરીક્ષણ બિંદુનો ત્રિજ્યા વેક્ટર એરે એ અક્ષ સાથે બનાવેલો નક્કર કોણ ψ છે પરંતુ જો મારી પાસે ચોક્કસ X અને Y તરીકે એરે અક્ષ હોય તો હું જાણું છું કે θϕની દ્રષ્ટિએ આ ψ નું મૂલ્ય શું છે પરંતુ uનુ ભૌતિક અર્થઘટન શું છે ખરેખર uનું કોઈ ભૌતિક અર્થઘટન નથી પરંતુ આ f ફંક્શનની દ્રષ્ટિએ આ આખા એરે સિદ્ધાંતને સમજવું ખૂબ જ સરળ છે કારણ કે આ ખૂબ જ સરળ બને છે કે sinc પ્રકારનું ફંક્શન આવે છે તેથી જ આપણે તે કરીએ છીએ પરંતુ હવે માની લો કે મને પેટર્ન એરે પેટર્ન ફંક્શન મળ્યું છે હવે હું ભૌતિક અર્થઘટન પર પાછા જઈ શકું છું જેનો અર્થ થાય છે કે જો મારે તે જોવું છે કે થીટા પ્લેન અથવા ફાઇ પ્લેનમાં તે કેવી દેખાય છે એટલે કે આપણે સામાન્ય રીતે ધ્રુવીય પ્લોટના એરે ફેક્ટરની રેડીયેસન પેટર્ન જોઈએ છે તો તે કેવી રીતે કરવું તે હવે આપણે જોઈશું તેથી આ લેકચરમાં આપણે જોશું કે મારી પાસે f કંઈક આવું છે અને આ u છે અને અહી હું માનાંક લવ છુ તેથી ત્યાં કોઈ ઋણ પદ નથી હું યાદ્રચ્છીક રીતે આ દોરી રહ્યો છું તેથી આ સપ્રમાણ હોવું જોઈએ તેથી અહીં માની લો આ મુખ્ય બીમ હું મેળવી રહ્યો છું તેથી દેખીતી રીતે મુખ્ય બીમ હંમેશાં આપણે એક બિંદુ પર મેળવીએ છીએ જ્યાં માટે sinuu0 શૂન્ય હોવો જોઈએ જે હંમેશા સાચું છે જો કોઈ બ્રોડ સાઈડ એરે માટે આ u0 શૂન્ય છે તેથી જ તે અહીં આવે છે તેથી આ એક સામાન્ય વસ્તુ છે હવે પ્રથમ કાર્ય એ ક્યાં મૂકવું તે છે ચાલો આપણે કહીએ કે આપણે અહી X અક્ષીય એરેની વાત કરી રહ્યા છીએ જે આપણે આપણા અરૈખિક એરે માટે કર્યું છે તેથી આ સંબંધ તમે જુઓ તો ખરેખર તે k0d cosϕu0 છે હવે આ cosϕ કોઈ ચોક્કસ અક્ષના કિસ્સામાં બદલી લેવામાં આવશે તેથી u k0d cosθu0 થશે હવે તે ખરેખર શું છે તો તે ટ્રાન્સફોર્મેસન રીલેસન છે જેનો અર્થ છે કે મારે તે થીટાની જગ્યાએ જોઈએ છે આ મે જે લખ્યું તે તમે જુઓ કારણ કે cosψ એ ખરેખર k0d cosψ છે હવે તે ψ કોઈ ચોક્કસ કિસ્સામાં આપણે કાં તો sinθ cosϕ અથવા cosθ જેવું સ્વરૂપ લઈશું તેથી આ એક ભૌતિક વસ્તુ છે હવે θ શુ છે માની લો કે આપણે જે વસ્તુ જોઈએ છે તે શોધી રહ્યા છીએ જે ϕમાં એક નિશ્ચિત ϕ પ્લેનમાં છે તેથી થીટા એ એક ભૌતિક વસ્તુ છે અને તમે જુઓ કે તે અક્ષો સાથેનો એલિવેશન કોણ છે હવે થીટા શું છે થેટા Π થી Π સુધી બદલાઇ શકે છે તેથી દૃશ્યમાન જગ્યા શું હશે દૃશ્યમાન જગ્યા U પ્લેનમાં છે અથવા u ચલમાં છે દૃશ્યમાન જગ્યા થી k0d સુધીની હશે તેથી પ્રથમ આ પેટર્નમાં મારે તે જોવું પડશે તેથી ચાલો આપણે કહીએ કે યાદચ્છીક રીતે આ પેટર્ન મેં અહીં દોરયુ છે તેથી પહેલા મારે તે વસ્તુનુ સ્થાન દર્શાવવુ પડશે આ મૂલ્ય પછી k0d θ આપણી સંકલન પ્રણાલીમાં હોઈ શકે છે જ્યાં થીટા એ 0 થી Π છે અને ϕ એ 0 થી 2Π છે તેથી જો તે 0 થી Π છે તો પછી મૂલ્ય શું છે જ્યારે થેટા 0 ની બરાબર હોઈ તો u એ k0dની બરાબર છે પ્રથમ હું લખું કે થીટા શૂન્ય બરાબર છે અને u એ k0du0 બરાબર છે અને જ્યારે થીટા એ Πની બરાબર હોય ત્યારે u એ k0du0 બરાબર થશે તેથી મૂળભૂત રીતે મારે તે દર્શાવવું પડશે કે આ k0du0 છે અને આ k0du0 છે તેથી આ મારે જોઈતી દ્રશ્યમાન જગ્યા છે પછી જો તમે આ પદને જુઓ તો u એ k0d cosθu0 બરાબર છે શું હું કહી શકું કે થીટા પ્લેનમાં અથવા થીટાની દ્રષ્ટિએ આ વર્તુળનું એક સમીકરણ છે u0 k0d cosθ એ એક અરૈખિક સંબંધ છે પરંતુ તે વર્તુળનું સમીકરણ છે તેથી હવે પછી મારે વર્તુળ દોરવું પડશે હું અહી વર્તુળ દોરું છું વર્તુળ u0 પર કેન્દ્રિત થશે અને વર્તુળની ત્રિજ્યા જે N12 હશે જેને હું k0d કહીશ આ ત્રિજ્યા છે અને કેન્દ્ર એ છે તેથી આ એક વર્તુળ છે તમે આ આખી દૃશ્યમાન જગ્યાને વિસ્તૃત જોશો કેમ કે મેં k0d લીધું છે અને તમે જોશો કે તે દ્વારા રજૂ થાય છે હવે તમે જે બિંદુ મુક્વા માંગો છો તે જોશો ધારો કે આ U પ્લેન છે તેથી તમે હંમેશાં દૃશ્યમાન દોરશો આ વર્તુળ દૃશ્યમાન ક્ષેત્રને આવરી લેશે હવે ચાલો આપણે ફરીથી અહીં આવીએ ધારો કે હું આ બિંદુનું મૂલ્ય શું છે તે જાણવા માગું છુ તેથી મારે શું કરવું પડશે અહીંથી મારે એક ઊભી લીટી દોરવી પડશે જે રેખા આ વર્તુળની જેમ કેટલાક બિંદુઓને છેદેશે હવે કેન્દ્રમાંથી તમે આ આંતરછેદ બિંદુ દોરો અને તેને જોડો અને હવે આ પ્લોટમાંથી આ સ્કેલનું મૂલ્ય શું છે તે તમે શોધી કાઢો હવે આ લાઇનમાં આપણે 2dB મુકીએ છીએ તેથી તે અહીં આવશે તેથી આ અંતિમ ધ્રુવીય પ્લોટ પર એક બિંદુ છે તેવી જ રીતે ધારો કે આ બિંદુ અહીં આવશે તેથી આ બિંદુ અહીં હોઈ શકે આ બિંદુ અહીં હશે તેમ કહીએ અને તે અહીં ક્યાંક ખૂબ નીચું હશે તેથી તમે જોશો કે આખરે જ્યારે હું આ પ્લોટ લઈશ ત્યારે તે કંઈક આવું હશે તેથી હવે તમે બનાવેલા દરેક બિંદુ અને તે પછી એક સ્થાન લો જે તમને ધ્રુવીય પ્લોટ આપશે તમે જુઓ છો કે મુખ્ય બીમ અહીં U પ્લેનમાં છે એવું લાગે છે કે તે મધ્યમાં છે પરંતુ ખરેખર જો તમે મુકો તો બીમ નમેલી છે અને ખરેખર બીમ આવી રીતે છે તેથી આ બિંદુ અહીં અનુરૂપ થશે તેથી આ છેદે છે અને પછી અહીંથી આપણે મૂલ્ય મૂકશું અને તે બિંદુ અહીં છે એ જ રીતે આ બિંદુ અહીં મૂકવામાં આવ્યો છે પરંતુ મૂલ્ય ખરેખર અહીં છે તેથી આ બિંદુ તેણે આવી રીતે જોડ્યો છે તેથી છેવટે આ સ્થાન ધ્રુવીય પ્લોટ છે તેથી આ તકનીકનો ઉપયોગ થવો જોઈએ કારણ કે આ પરિવર્તન ખરેખર તેની માંગ કરે છે તેથી તેના દ્વારા હવે તમને ભૌતિક જાણકારી મળે છે કે બીમ ક્યાં છે તેથી આ સાથે હું આ ચર્ચાને સમાપ્ત કરું છું હવે પછીના લેકચરમાં આપણે સંશ્લેષણ શું છે તે જોઈશું અને સંશ્લેષણ પ્રક્રિયાનો પ્રયાસ કેવી રીતે કરવો તે વિશે ચર્ચા કરીશું